શંકુ વિભાગોમાં આપણે ઘણી બધી વાતો શીખ્યા છીએ જેવી કે વર્તુળાકાર શંકુમાં એક આડો ટુકડો કરતાં તે આપણને વર્તુળ આપે છે ત્રાંસી કિનારીઓ આપણને ઉપવલય આપે છે વધારામાં પેરાબોલા અને હાયપરબોલા આજના વર્ગમાં આપણે ઉપવલય રચવાની બે ખાસ પદ્ધતિઓ શીખીશું એક સમ કેન્દ્રિય વર્તુળ પદ્ધતિ અને બીજી લંબચોરસ પદ્ધતિ સમ કેન્દ્રીય વર્તુળ પદ્ધતિમાં બે સમ કેન્દ્રીય વર્તુળો દોરવામાં આવે છે તે મુખ્ય અક્ષ ગૌણ અક્ષ પરથી કઈ રીતે ઉપવલય માટે રચી શકાય છે આપણે બે જુદી જુદી ત્રિજ્યાના સમ કેન્દ્રીય બે વર્તુળો દોરીશું અને પછી આ લીટીઓને પરવલય રચવા માટે જોડીશું ચાલો આપણે એક ઉદાહરણ દ્વારા તેના તરફ નજર કરીએ ઉદાહરણ તરીકે 70 mm મુખ્ય અક્ષ અને 40 mm ગૌણ અક્ષ સાથે ઉપવલય દોરો તે હેતુ માટે આપણને એક આડી લીટી દોરવી પડશે જેને આપણે મુખ્ય અક્ષ કહીશું આ કિસ્સામાં AB 70 mm છે અને ગૌણ અક્ષ 40 mm છે વધારામાં આ બંને એકબીજાને કાટખૂણે O પાસે દ્વિભાજે છે તો ચાલો આપણે આ તરફ જોઈએ તો A અને B બિંદુઓ એક આડી લીટી પર છે આ બંને 70 mm દૂર છે વધારામાં ગૌણ અક્ષ આ ઉપવલય માટે 40 mm હોવી જોઈએ તેનો અર્થ એમ છે કે જો આપણે આ લીટીઓને લંબાવીએ તો તેઓ એકબીજાને છેદવા જોઈએ નહીં કોઈના માટે આ લીટીઓ દોરવાનો એક રસ્તો છે અને આ ભાગ 40 mm હોવો જોઈએ વધારામાં જો આપણે કાળજીપૂર્વક જોઈએ તો આ 70 mm મુખ્ય અક્ષ છે તેથી આ પુરા વર્તુળનો વ્યાસ 70 mm છે બીજી ગૌણ અક્ષ 40 mm છે એક વધારે વર્તુળ દોરતા આપણે ઉપવલય રચવાની સ્થિતિમાં આવીશું તો પહેલું પગલું એ છે કે આપણને AB અને CD ને વ્યાસ તરીકે રાખીને બે વર્તુળો દોરવા પડશે તેના પછી બંને વર્તુળને 12 સમાન ભાગોમાં વહેંચો તો ચાલો આપણે બહારનું વર્તુળ લઈએ આ વર્તુળ આ બહારના વર્તુળ માટે વ્યાસ એ 70 mm છે કોઈને તેને 12 સમાન ભાગોમાં વહેચવું પડશે તે 12 24 સમાન ભાગો હોઈ શકે છે કોઈને તે મુખ્ય અક્ષના વર્તુળ અને ગૌણ અક્ષ વર્તુળ માટે પણ કરવું પડશે અહીંયા આપણે 12 સમાન ભાગો બનાવવા જઈ રહ્યા છીએ તો A 1 2 3 4 5 અને છઠ્ઠું ફરી B છે તો પ્રથમ ભાગ બીજો ભાગ ત્રીજો ભાગ ચોથો પાંચમો છઠ્ઠો આ બધા સમાન ભાગો છે નીચેની બાજુ પણ જો કે તે સમમિત છે તેના માટે ફરીથી 1 2 3 4 5 6 અને કુલ 12 સમાન ભાગો આપણે રચવા જઈ રહ્યા છીએ અને નામો કે જે આપણે બનાવી રહ્યા છીએ તે A થી ચાલુ કરીને 12345 અને ફરીથી B ચાલુ કરીને 678 અને 9 અને 10 અને ફરીથી તે A પાસે જાય છે એ જ રીતે જો આપણે આ સમાન ભાગો પાડીને બનાવીએ તો તેનો અર્થ એમ છે કે આપણે મુખ્ય અક્ષના વર્તુળ માટે ખરેખરમાં આ પ્રકારના લંબ બનાવી શકીએ એવી સ્થિતિમાં આવીશું એકવાર તે થઈ જાય છે પછી આપણે આ લીટીઓને લંબાવીશું કે જેથી ગૌણ અક્ષનું પાયાનું વર્તુળ પણ 12 સમાન ભાગોમાં વહેંચાઈ જાય બહારના વર્તુળને આપણે 12345 એ રીતે નામ આપીશું અંદરના વર્તુળને આપણે 1234 અને એ રીતે નામ આપીશું આ પ્રથા છે જેનો આપણે ઉપયોગ કરીશું મુખ્ય અક્ષ પર અક્ષર A અને B ગૌણ અક્ષ પર અક્ષર C અને D આ 12 સમાન ભાગોની વહેચણી કર્યા બાદ આપણે CD ની સમાંતર પ્રથમ બિંદુમાંથી એક લીટી દોરીશું આપણે પ્રથમ બિંદુ 1 ને ઓળખી લીધેલું છે આ CD લીટી છે આ CD લીટીને સમાંતર આપણે 1 પાસે એક લીટી દોરીશું એ જ રીતે આપણે 2 3 માટે દોરીશું 4 પાસે પણ આપણે દોરીશું આપણે 56789 અને 10 પાસે પણ દોરીશું એકવાર તે થઈ જાય છે ત્યારબાદ 1 માંથી AB ને સમાંતર એક લીટી દોરો 1 એ આ બિંદુ છે AB એ આ લીટી છે તેના સમાંતર આપણે એક લીટી દોરીશું તે જ રીતે 23 45 માટે આપણે દોરીશું એક વાર આપણે તે કરી લઈએ ત્યારબાદ આપણી પાસે આ છેદ બિંદુઓ હશે કે જે અંદરના વર્તુળથી દુર હશે અને બહારના વર્તુળની અંદર હશે તો આ બિંદુઓને આપણે P1P2P3 નામ આપીશું આ P3 છે કે જે પહેલેથી જ C છે P4 P5 અને B અને એ રીતે એક વાર આપણી પાસે આ બિંદુઓ હોય આપણે તેને ઉપવલયનો ઉપરનો ભાગ મેળવવા માટે જોડીશું તો ચાલો આપણે આ કાગળ પર કરીએ મુખ્ય અક્ષ 70 mm સાથે ઉપવલય તો ચાલો આપણે 70 mm દોરીએ પહેલું બિંદુ આપણે ત્યાં ચિહ્નિત કરીએ છીએ 70 mm આપણે ચિહ્નિત કરીએ છીએ અને આ મુખ્ય અક્ષ છે તો દ્વિભાજકનો ઉપયોગ કરીને આપણે મધ્યબિંદુ ઓળખી શકવાની સ્થિતિમાં આવીશું નહીંતર હવે તે 35 એકમો છે એકવાર તે થઈ જાય છે પછી આપણે એક વર્તુળ બનાવીશું કે જે આ બંને બિંદુઓમાંથી પસાર થાય ચાલો આપણે તેને નામ આપીએ પહેલું બિંદુ A છે બીજુ બિંદુ B છે ચાલો આ મધ્યબિંદુને O તરીકે દર્શાવીએ આપણને એક લંબ લીટી દોરવી પડશે તો જો આપણી પાસે ડ્રાફ્ટર હોય તો તે સરખામણીમાં સરળ છે નહીંતર આપણે આ માપપટ્ટીઓનો ઉપયોગ કરીશું અને લંબાવીશું આ તે લીટી છે તો મધ્યબિંદુ પૂરું થયું ત્યારબાદ આપણને 40 mm વ્યાસના વર્તુળને દોરવું પડશે તેનો અર્થ એમ છે કે આપણને 20 mm ત્રિજ્યા લેવાની જરૂર પડશે આ 20 mm તો કાળજીપૂર્વક 20 mm લો અને માપો અહીંયાથી એક વર્તુળ દોરો ત્યારબાદ આપણને આ વહેંચવાની જરૂર પડશે તો ચાલો આપણે આ બિંદુઓને C અને D નામ આપીએ એકવાર તે થઈ જાય ત્યારબાદ આપણને આને 12 સમાન ભાગોમાં વહેંચવાની જરૂર છે ચાલો આ આકૃતિ પર પહેલો ભાગ બીજો ત્રીજો આ રીતે ગણીએ તો ત્રીજો ભાગ એટલે જો આપણે આપણા કોણમાપક નો ઉપયોગ કરીએ તો 30 ડિગ્રી ફરીથી 60 ડિગ્રી અને 90 ડિગ્રી ચાલો આપણે આ લીટીઓને જોડીએ અને તે જ રીતે આ બિંદુઓને જોડીએ તે જ રીતે આ બાજુ પણ આ બિંદુઓને ચિહ્નિત કરીએ 60 ડિગ્રી અને આ બાજુ પર 30 ડિગ્રી ચાલો આપણે આમાંથી જોડીએ તો આપણે 12 ભાગો બનાવ્યા ચાલો તેને નામ આપીએ આ 123456 બિંદુઓ આ 78910 બિંદુઓ તે જ રીતે અંદરના બિંદુઓ 123 કે જે c છે આગળ 45 અને આ 6 B છે ત્યાં કોઈપણ બિંદુ હોય શકે છે તો ચાલો આપણે તેને 678910 બોલાવીએ હવે આપણને બીજું પગલું કરવાની જરૂર પડશે ચાલો તે બીજા પગલાં તરફ નજર કરીએ 1 માંથી CD ને સમાંતર એક લીટી દોરો તેથી 1 માંથી CD ને સમાંતર એક લીટી દોરો તો જો આપણી પાસે રૂલર માપપટ્ટી હશે તો આપણે તે રીતે દોરી શકીશું નહીંતર ચાલો આપણી માપપટ્ટીનો ઉપયોગ કરીએ આપણી પાસે આ 90 ડિગ્રીવાળી લીટી છે કારણ કે તે દ્વિભાજે છે તો કાળજીપૂર્વક માપપટ્ટીને અનુકૂળ કરો અને સમાંતર લીટી દોરો તે જ રીતે 2 માંથી એક સમાંતર લીટી દોરો 3 પાસે ત્યાં પહેલેથી જ છે 4 પાસે પણ દોરો 5 પાસે પણ આપણે તે લીટી દોરવી પડશે તો 5 પાસે પણ તે કરીએ તો આપણે ઊભી લીટીઓ દોરી લીધેલી છે હવે 1 પાસે આપણે આડી લીટીઓ દોરવી પડશે 1 માટે આ આડી લીટી છે કે જે ગ્રીડ સાથે બંધ બેસે છે તો ચાલો આપણે આ બિંદુને P1 તરીકે નામ આપીએ એ જ રીતે 2 પાસે આપણને એ આડી લીટી દોરવાની જરૂર છે તે વતા ઓછા પ્રમાણમાં અહીંયા છેદે છે 3 એ જ રીતે 4 પાસે આ બિંદુએ છેદે છે 5 પાસે આ ચોક્કસ રીતે ગ્રીડ નકશો છે તો તેને જોડો એકવાર તે થઈ જાય છે ત્યારબાદ તેમને P 2 P 3 કે જે પહેલેથી જ ત્યાં છે તેમ નામ આપો P4 P5 આ બિંદુઓ છે હવે મુક્ત હાથથી એક આકૃતિ દોરો કે જે A P2 C 3 P4 P5 અને B માંથી પસાર થાય તો જો આપણી પાસે ફ્રેન્ચ વક્રો હોય તો કોઈ સરળ રીતે એક સરસ લીટી રચી શકે છે કે જે તે C P4 P5 અને B માંથી પસાર થતી હોય તે જ રીતે કોઈ નીચેની બાજુ પર પણ રચવાની સ્થિતિમાં આવશે ચાલો આપણે તે રચીએ તો 1 અને 10 બિંદુઓ એક જ લીટી પર છે કે જેને આપણે લંબાવવા પડશે તે જ રીતે 2 અને 9 બિંદુઓ એક જ લીટી પર છે આને લંબાવો આ 9 અને 7 પણ આડા સમતલ પર છે તો તે જ્યાં પણ છેદે છે તે બિંદુઓને સ્થિત કરો આ લીટીઓ પણ લંબાવી શકાય તેવી છે અને આ બીજુ બિંદુ છે તો ચાલો તેને નામ આપીએ આ 5 ને લંબાવો જો આપણી પાસે વધારે બિંદુઓ હોય તો વક્ર સરસ અને સરળ દેખાશે તો ચાલો આપણે મુક્ત હાથથી જોડીએ આ એક રસ્તો છે જેના દ્વારા કોઈ તેને રચવાની સ્થિતિમાં હશે જો આપણી પાસે 24 બિંદુઓ હોય અથવા કદાચ 48 બિંદુઓ હોય તો આપણે વધારે સારું ચિત્ર મેળવીશું આ ઉપવલય છે આ સમ કેન્દ્રીય વર્તુળ પદ્ધતિ છે જો આપણે મુખ્ય અક્ષ અને ગૌણ અક્ષ જાણીએ છીએ તો કોઈ આ રચવાની સ્થિતિમાં હશે તો આપણે આડા પ્રકારના ઉપવલય સાથે પૂરું કર્યું જો આપણે ઉભુ ઉપવલય રચવાનું ઈચ્છતા હોઈએ તેનો મતલબ મુખ્ય અક્ષ જો x અક્ષ સાથે એકરૂપ હોય તો આડા પ્રકારનું ઉપવલય જો તે ઊભી અક્ષ સાથે એકરૂપ હોય તો સમાન પદ્ધતિ આપણે કરવી પડશે દોરવા કરતા આ લીટીને છોડી દો આપણે આ એક લીટીને આડી અક્ષ પર છેલ્લે સુધી પ્રક્ષેપણ કરીશું તે વધારે પ્રમાણમાં સમમિત દ્વારા થશે તે આ પ્રકારના વર્તુળમાં પરિણમશે મહેરબાની કરીને આ ઉદાહરણનો અભ્યાસ કરજો આ સમ કેન્દ્રીય વર્તુળ પદ્ધતિ કર્યા બાદ આપણે લંબચોરસ પદ્ધતિ સાથે જઈશું આ લંબચોરસ પદ્ધતિમાં આપણે 100 mm મુખ્ય અક્ષ પર એક લંબચોરસ રચીશું અહીંયા ગૌણ અક્ષ આ ઉપવલય માટે 50 mm છે તે હેતુ માટે સૌપ્રથમ આપણે AB લીટી અને CD લીટી એકબીજાને લંબ હોય તે રીતે દોરવી પડશે પછી એક ખોખું લંબચોરસ ખોખું રચો કે જ્યાં EF એ AB લીટી બરાબર થાય પછી AO અને AE ને સમાન સંખ્યાના બિંદુઓમાં વહેંચો છેદ બિંદુ O છે આ લંબચોરસ માટેના બિંદુઓ ABCD છે આ H G F અને E છે હવે AO અને AE ને વહેંચો AO એ આ છે AE એ આ છે પેલા લંબચોરસના આ ચતુર્થાંશ ભાગને એ જ સંખ્યાના સમાન ભાગોમાં વહેંચો ચાલો આપણે તેને 5 કહીએ જો આપણી પાસે 50 હશે તો ચોકસાઈ સારી રહેશે અને આપણી પાસે ખૂબ જ સરળ વક્ર હશે જો આપણી પાસે ઓછી સંખ્યામાં બિંદુઓ હશે તો તે કદાચ ખૂબ સરળ વક્ર નહીં હોય માત્ર તે જ તફાવત છે તો આપણે AO ને સમાન સંખ્યાના 5 ભાગોમાં વહેંચવા જઈ રહ્યા છીએ AO AE ને સમાન સંખ્યાના સરખા વિભાગોમાં વહેંચ્યા બાદ નામો આપો ચાલો આપણે કહીએ 5 ભાગોને 1234 એ રીતે નામ આપો તો વિભાગો આ રીતે થશે આ પ્રથમ બીજુ બિંદુ ત્રીજુ બિંદુ ચોથું પાંચમું બિંદુ એ જ રીતે આડી અક્ષ પર 1234 અને O એકવાર તે થઈ જાય પછી C ને 123 બિંદુઓ સાથે જોડો C એ આ છે 12 34 એ બાજુની અક્ષ પર છે તો ત્યાંથી લીટીઓ દોરો પહેલી બીજી ત્રીજી ચોથી C થી આપણે 123 અને 4 બિંદુઓ જોડવા જશું એકવાર તે થઈ જાય પછી D ને 1 સાથે જોડો અને એવું બધું D થી આપણે 12 જોડવા જશું તો C એ આ બાજુએ છે D એ બીજી બાજુએ છે C ને ઊભી અક્ષ સાથે જોડો D ને આડી અક્ષ સાથે જોડો તો તે 1234 મેળવવા માટેની સ્થિતિમાં આવશે તો આ બધી લીટીઓને લંબાવો ચાલો પહેલું બિંદુ આપણે C થી 1 લઈએ તે પૂરી રીતે આ બિંદુ સુધી જાય છે જ્યારે આપણે D થી 1 જઈએ છીએ ત્યારે આ લીટી પૂરી રીતે તે બિંદુ પાસે છેદે છે પછી છેલ્લે સુધી પૂરી રીતે જાય છે તો જ્યાં પણ તે છેદે છે ત્યાં આપણે થોભીએ ચાલો આપણે તે બિંદુને P1 તરીકે બોલાવીએ એ જ રીતે C થી ઉભી અક્ષ પર લીટી દોરો એકવાર D બિંદુથી તે થઈ જાય છે ત્યારબાદ આપણે તેની સાથે ચાલીશું અને તે 2 ને જ્યાં છેદે છે ત્યાં રોકાઇશું તો લીટીથી લીટી આપણે ઓળખીશું અને પછી P2 P3 P4 અને આગળનું બિંદુ દર્શાવીશું તો એકવાર તે થઈ જાય ત્યારબાદ A થી આપણે એક સરળ મુક્ત હાથથી વક્ર દોરીશું આ એક રસ્તો છે જેના દ્વારા આ ઉપવલયનો એક ચતુર્થાંશ રચી શકાય છે એકવાર તે થઈ જાય છે પછી એ જ પદ્ધતિ આપણે ફરીથી પુનરાવર્તિત કરીશું C થી B F લીટી જેવુ કંઈક તેને 1234 માં વહેંચો એક લીટી દોરો કે જે C પાસે 1 થી થઈને જાય છે એ જ રીતે બિંદુ D થી 1 માંથી જ્યાં પણ તે છેદે છે તે બિંદુને નામ આપો પછી D પાસે 2 થી થઈને જાઓ અને એ જ રીતે C પાસે 2 થઈને જ્યાં પણ તે છેદે છે તે P2 તો આ ઉપરના ભાગને પણ ઓળખીશું અને કોઈ તે રચવાની સ્થિતિમાં આવશે કોઈને એ જ પદ્ધતિ આ ભાગ માટે પણ પુનરાવર્તિત કરવી પડશે કે જેથી કોઈ આ બિંદુઓને ઓળખવાની સ્થિતિમાં આવે અને આ વક્ર રચી શકે ચાલો આ એક ચતુર્થાંશ ભાગ તરફ સંક્ષિપ્તમાં નજર કરીએ એનો અર્થ એમ કે આપણે આ લંબચોરસ ખોખું દોરીશું પછી એક ઉપવલયનો એક ચતુર્થાંશ ભાગ રચીશું ચાલો આપણે તે કરીએ સૌપ્રથમ આ 100 mm 50 mm છે આપણે તે રચવું પડશે તો ચાલો આપણે કાગળ પર 100 mm નોંધીએ આ બિંદુઓ છે પછી 50 mm આપણે સ્થિત કરવું પડશે એક લંબદ્વિભાજક દોરો તો અહીંયા આ 50 mm છે તેના કારણે આ આલેખ કાગળ પર આપણા માટે 25 mm સ્થિત કરવું એ સરખામણીમાં સરળ છે 25 એ મધ્યમાં આવશે એકવાર આપણી પાસે તે હશે તો આપણે એ લંબ લીટી રચી શકીશું તો એકવાર તે થઈ જાય ત્યારબાદ આપણે આ ભાગ રચી શકવાની સ્થિતિમાં આવીશું તો આ આલેખ કાગળ પર રચવા માટે આગળ વધો એ જ રીતે પૂરી રીતે આલેખ કાગળ પર રચો આ અંતર અહીંયાથી સરખું હોવું જોઈએ ચાલો આપણે ચિહ્ન કરીએ અને આ લીટીઓને જોડીએ તો આપણે એક લંબચોરસ રચ્યું ચાલો તેને નામ આપીએ એકવાર તે થઈ જાય છે ત્યારબાદ ABEFCODHG નામ આપો હવે અહીંયા આપણે સમાન સંખ્યાના વિભાગોમાં વહેંચીશું અહીંયા આપણી પાસે પહેલેથી જ ગ્રીડ જોડાણ છે તો ચાલો આપણે તેને સમાન ભાગોમાં વહેંચીએ કદાચ 1234 તેથી 12345 સમાન ભાગો ત્યાં છે પરંતુ હવે આપણે આ પાંચ સમાન ભાગોમાં વહેંચી શકીએ નહીં તો તે હેતુ માટે આપણે કંઇક આ પ્રકારની લીટી દોરવી પડશે 5 સમાન વિભાગોને સ્થિત કરવા માટે કંપાસ નો ઉપયોગ કરો કંઈક 12345 જેવું એકવાર તે થઈ જાય છે પછી આ વિભાગોને જોડો કોઈ આ લીટીને સમાંતર જશે તો તે લીટીને સમાંતર જવા માટે ચાલો આપણે એક લંબ દોરીએ અને જેથી આપણી પાસે એક સારો સહારો હોય કારણ કે અહીંયા આપણે કોઈ ડ્રાફ્ટર નો ઉપયોગ કરી રહ્યા નથી તેથી આ દિશામાં જવું એ આપણા માટે સરળ છે તો આ એક રસ્તો છે 12345 ચાલો આપણે તે બિંદુઓને 1234 નામ આપીએ એ જ રીતે આ બિંદુઓ 1234 છે હવે આપણે C થી 4 C થી 1 એ રીતે કરવું પડશે ચાલો તે 1234 દોરીએ એ જ રીતે D થી આપણે વ્યવસ્થિત રીતે જવું પડશે એક લીટી કે જે 1 માંથી પસાર થાય છે તે ત્યાં છેદશે D થી 23 ત્રીજી લીટી સુધી ત્યાંથી 4 થી ચોથી લીટી હવે આ બિંદુઓને ચિહ્નિત કરો આ પહેલું બિંદુ બીજુ ત્રીજું ચોથું પાંચમું તો આપણું ઉપવલય આ બિંદુઓમાંથી થઈને જશે તે રચવા માટેનો આ એક રસ્તો છે વધારેમાં આ ભાગ કોઈને સમાન સંખ્યાના ભાગોમાં વહેંચીને રચવો પડશે એ જ રીતે આ બિંદુ આ વિભાગો દ્વારા રચવું પડશે જેથી કોઈ પૂરું ઉપવલય રચી શકવાની સ્થિતિમાં આવે અને આ પદ્ધતિને આપણે લંબચોરસ પદ્ધતિ અથવા ઓબ્લોંગ પદ્ધતિ બોલાવીશું એકવાર આપણે આ P1 P2 P3 અને બધાને જોડી લઈએ આ P1 P2 P3 અને P4 એ C થી થઈને છે આપણે આ ઉપવલય મેળવીશું તો આ વ્યાખ્યાનમાં આપણે સમ કેન્દ્રિય વર્તુળ પદ્ધતિ અને લંબચોરસ પદ્ધતિ વિશે શીખ્યા આગળના વ્યાખ્યાનમાં આપણે વર્તુળની ચાપો પદ્ધતિ વિશે એક ઉપવલય રચવા માટે શિખીશું તમારા બધાનો ખૂબ આભાર